હવે જ્યારે આપણે સર્કિટ એલિમેન્ટ્સ અને તેમના વર્તન સંબંધોથી પરિચિત છીએ ત્યારે આપણે મોટી સર્કિટને સામેલ કરવાના વ્યવસ્થિત વેવ્સ અને ઉપયોગમાં સરળ હતી પરંતુ મોટી સર્કિટ માટે અસરકારક રીતે માપી શકાતી નથી તેથી મોટી સર્કિટ માટે આપણી પાસે વિશ્લેષણના વ્યવસ્થિત વેવ્સ હોવા જરૂરી છે અને તે જ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પરંતુ આપણે વિશ્લેષણના વ્યવસ્થિત વેવ્સ ઉપર જઈએ તે પહેલાં પ્રથમ આપણે શોધીશું કે તે શું છે જેને આપણે સોલ્વ કરવાનું છે હવે ચાલો આપણે કેટલીક સામાન્ય સર્કિટ ઉપર વિચાર કરીએ કારણ કે અત્યારે સર્કિટનું કાર્ય આપણા માટે નોંધપાત્ર નથી આવી કેટલીક સર્કિટ છે હવે આ સર્કિટમાં 4 નોડ્સ અને ઘણી શાખાઓ 1 2 3 4 5 6 7 8 છે તેથી 8 શાખાઓ છે તેથી સામાન્ય રીતે જ્યારે આપણી પાસે સર્કિટ હશે ત્યારે આપણી પાસે અમુક સંખ્યામાં નોડ્સ અને અમુક સંખ્યામાં શાખાઓ હશે તેથી સામાન્ય રીતે આપણે N નોડ્સ અને B શાખાઓ સાથે સર્કિટ કરી શકીએ હવે આપણે શું સોલ્વ કરવા માંગીએ છીએ મૂળભૂત રીતે આપણે દરેક શાખામાં દરેક એલિમેન્ટમાં કરંટ અને વોલ્ટેજ માટે સોલ્વ કરવા માંગીએ છીએ માટે હવે આપણે બે ટર્મિનલ એલિમેન્ટ્સને ધ્યાનમાં લઈશું પરંતુ બરાબર એ જ વસ્તુને મોટી સંખ્યામાં ટર્મિનલ માટે સામાન્ય કરી શકાય છે તેથી જો આપણી પાસે બે ટર્મિનલ એલિમેન્ટ્સ હોય તેથી B શાખાઓ અને દરેક શાખાને બે ટર્મિનલ એલિમેન્ટ ગણી શકાય તો પછી આપણી પાસે મૂળભૂત રીતે B વોલ્ટેજ અને B કરંટોને ઉકેલવા માટે 2 B ચલ હશે તેથી હવે આપણે 2 B વેરિયેબલ્સ B વોલ્ટેજ અને B કરંટો ઉકેલવા પડશે તેનો અર્થ એ છે કે આપણને 2 B ઈન્ડિપેન્ડેન્ટ સમીકરણોની જરૂર છે તેથી જો તમારી પાસે B શાખાઓ સાથેની સર્કિટ છે અને દરેક શાખા બે ટર્મિનલ એલિમેન્ટ બનાવે છે તો આપણને 2 B ઈન્ડિપેન્ડેન્ટ સમીકરણોની જરૂર છે આપણે કોઈક રીતે તેમને સર્કિટના લોસ તેમજ એલિમેન્ટની વર્તણૂકમાંથી જનરેટ કરવાના છે અને પછી જો આપણે આ માટે સોલ્વ કરીએ સમીકરણો આપણે આપણી સર્કિટનો ઉકેલ શોધીશું તેથી સર્કિટ માટે સંપૂર્ણ રીતે સોલ્વ કરવાનો અર્થ આ છે હવે અસાઇનમેન્ટમાં અથવા પુસ્તકોમાં આપવામાં આવેલી સમસ્યાઓમાં તમને દરેક વસ્તુ માટે ઉકેલ લાવવા માટે કહેવામાં આવશે નહીં એટલે કે જો તમારી પાસે 5 રેઝિસ્ટર અને 2 વોલ્ટેજ સ્ત્રોતો છે તો કદાચ તમને 7 વોલ્ટેજ અને કરંટ જેવા ઉકેલ માટે પૂછવામાં આવશે નહીં પરંતુ સામાન્ય રીતે તે સર્કિટ માટે સોલ્વ કરવાનો અર્થ છે તેથી ચોક્કસ સમસ્યાઓમાં કેટલાક કરંટ અન્ય કરતાં વધુ રસ ધરાવતા હોઈ શકે છે પરંતુ આપણે જે સામાન્ય પદ્ધતિઓ શોધીએ છીએ આપણે સર્કિટમાં બધું સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું હવે આપણે આ કેવી રીતે મેળવી શકીએ આપણા સર્કિટને સોલ્વ કરવા માટે આપણે કયા સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ આપણી પાસે દરેક નોડ ઉપર કિર્ચોફ કરંટ લૉ અને દરેક લૂપની આસપાસ કિર્ચોફ વોલ્ટેજ લૉ છે અને છેવટે આ તમામ સર્કિટના વિશિષ્ટ ગુણધર્મો છે છેલ્લે અમારી પાસે અમારા સર્કિટમાં એલિમેન્ટ્સના વિશિષ્ટ ગુણધર્મો છે અને અમારી પાસે દરેક એલિમેન્ટ માટે V I સંબંધો છે તેથી આ તે છે જેનો આપણે ઓવર સર્કિટને સોલ્વ કરવા માટે ઉપયોગ કરવો પડશે